તેથી આપણે અત્યાર સુધી વ્યાખ્યાનમાં જે કર્યું છે તે એક્સપેરિમેંટ દ્વારા સ્થાપિત થયું છે અને તે એક્સપેરિમેંટ ને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નંબર વન બ્લેક બોડીનું રેડિયેશન અને તેનો અર્થ એ છે કે તેની સ્પેક્ટરલ ડેન્સિટિ ઓસિલેટર ક્વોન્ટાઇઝ્ડની એનર્જિ નું સ્તર લઈને સમજાવી શકાય છે અને તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જો ઓસિલેટરમાં ફ્રિક્વન્સી nu હોય તો તે એનર્જિ 0 h 2 h અને વગેરે n એ h નો n ક્વોન્ટા લઈ શકે છે અને તેના દ્વારા આપણે એક સ્પેક્ટરલ ડેન્સિટિ કર્વ મેળવ્યો જે એક્સપેરિમેંટ ને સંપૂર્ણપણે બંધ બેસે છે અને તે 2 મર્યાદામાં પણ ગયો હતો T ખૂબ મોટો અને ખૂબ નાનો હોવાથી તેના સંબંધિત વિએનWien's અને રેલે જીનRayleigh Jean'sની ફોર્મ્યુલામાં ગયો નંબર 2 એટલું જ નહીં આપણે જે જોયું તે એ છે કે રેડિયેશન ને જ આપણે રેડિયેશન ના મોલેક્યુલ્સ કહીએ છીએ અને હું તે શબ્દનો ઉપયોગ તમને બતાવવા માટે સાક્ષરતાથી કરી રહ્યો છું કારણ કે તે વિસ્તૃત થાય ત્યારે રેડિયેશન ના એન્ટ્રોપી પરિવર્તનની વિચારણા માંથી આવ્યું હતું તે એનર્જિ ને સમાન રાખે છે અને વોલ્યુમ v1 થી v2 સુધી વધે છે અને તે એક આઇડિયલ ગેસ જેવું જ હતું તેથી રેડિયેશન મોલેક્યુલ્સ અને પછી ફોટોન કહેવામાં આવે છે જેમાં ફ્રિક્વન્સી ના રેડિયેશન માટે એનર્જિ h nu હોય છે તેથી એક તરફ મારી પાસે ઓસિલેટર્સ છે જે રેડિયેટ કરે છે જેમાં એનર્જિ h 2 h હોય છે અને તેથી બીજી તરફ રેડિયેશન માં જ એનર્જિ h હોય છે હવે જે પ્રશ્ન ઊભો થાય છે અને મને તે પ્રશ્ન લખવા દો તે ક્વોન્ટાઇઝેશન છે તેનો અર્થ એ છે કે h ν 2 h ν વગેરેના એકમોમાં આવતી એનર્જિ રેડીયેટ અને રેડિયેશન સમજાવતા ઓસિલેટર્સ પૂરતી મર્યાદિત છે હવે હું સમજાવું છું કે રેડીયેટ કરનારાઓ ચાર્જ કરેલા પાર્ટીક્લ્સ છે અને જેમ જેમ તેઓ એક્સેલેરેટ પકડે છે અને આગળ પાછળ જાય છે તેમ તેમ તેઓ લાઈટઅથવા જે કંઈ પણ હોય તે જ ફ્રિક્વન્સી અને રેડિયેશન નું રેડિયેશન આપવાનું શરૂ કરે છે તેથી શું તે આ પૂરતું મર્યાદિત છે અથવા તે વધુ સામાન્ય છે કે તેથી વધુ ચાલો આપણે તે પ્રશ્ન અથવા ક્વોન્ટાઇઝેશન માટે નેચર નો નિયમજોઈએ અને તેનો અર્થ એ છે કે શું તે મેકેનિકલ ઓસિલેટર્સ જેવી અન્ય સિસ્ટમ ને લાગુ પડે છે અને આપણે એટમ્સ અને તે બધું જોઈશું અને એવું બહાર આવ્યું છે કે આ વધુ સામાન્ય છે અને તે નેચર નો નિયમ બની જાય છે તેથી આ બધું ધીરે ધીરે બંધાયેલું છે હવે આ વ્યાખ્યાનમાં આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે ક્વોન્ટાઇઝેશન નો નિયમ મિકેનીકલ ઓસિલેટર્સને લાગુ પડે છે આ બધા દ્વારા તમારે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે કોઈપણ સિદ્ધાંત અથવા હાયપોથેસિસ ની કસોટી એ એક્સપેરિમેંટ દ્વારા તેની પુષ્ટિ છે જે સાઇન્સ કહે છે તે એક્સપેરિમેંટ દ્વારા ચકાસી શકાય તેવું હોવું જોઈએ અથવા તે ચકાસવા માટેના એક્સપેરિમેંટ અને એક્સપેરિમેંટ ના આધારે એક્સપેરિમેંટ અથવા એક્સપેરિમેંટ સમજાવવા થિયરિ જોઈએ તેથી એક બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ હું તમને ઇન્સ્યુલેટર્સની ચોક્કસ ગરમી આપવા જઈ રહ્યો છું અને આમાં જે જાણીતું હતું તે કંઈક એવું હતું કે ડુલોંગ પેટિટ નો નિયમ કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્યુલેટર્સની વિશિષ્ટ ગરમી મોલ દીઠ 3 R છે અને આ ઇક્વિપાર્ટીશન થિયોરેમ પર આધારિત છે સમીકરણ થિયોરેમ શું છે તે યાદ કરો ઇક્વિપાર્ટીશન થિયોરેમ કહે છે કે સ્વતંત્રતાની માત્રા દીઠ એનર્જિ મોલેક્યુલ્સ માટે kT2 છે તેથી મોલ એનર્જિ દીઠ N એવોગાડ્રો વખત kT2 થવા જઈ રહી છે જે RT2 સિવાય બીજું કશું નથી ડુલોંગ અને પેટિટ કાયદાએ જે નિરીક્ષણ કર્યું છે તે એ છે કે નક્કર એનર્જિ માં એટમ માટે 12mv2 એવરેજ કાઇનેટિક એનર્જિ અને 12kx2 એવરેજ પોટેન્શીયલ એનર્જિ બંને ક્વાડ્રાટીક અને બંને એવરેજ RT2 RT2 દરેક પ્રકારની સ્વતંત્રતા માટે છે હવે આ 3 d એ એક ડાયમેન્સનલ કિસ્સામાં છે આપણી પાસે શું હશે તેથી જો આ 3 d દ્વારા નક્કર હોય તો મારો મતલબ 3 d ડાયમેન્સનલ છે દરેક એટમમાં 3 d સ્વતંત્રતા છે તેથી દરેક એટમ માં એનર્જિ કાઇનેટિક એનર્જિ 32mv2 હોય છે જે આ દ્વારા એવરેજ વેલ્યુ ધરાવે છે આ કૌંસ નો અર્થ એ છે કે એવરેજ મોલ દીઠ અને પોટેન્શિયલ એનર્જિ 3RT2 છે એવરેજ મોલ દીઠ 32kx2 થવાની છે તેથી કુલ એનર્જિ 3 R T થવાની છે અને તેથી ચોક્કસ ગરમી તેનો અર્થ એ છે કે મોલ દીઠ વિશિષ્ટ ગરમી ddT3RT3R હશે જે મોલ દીઠ આશરે 24 જૂલ છે R લગભગ જૂલ છે હવે આ ઠીક છે આ તે જ જોવા મળ્યું હતું કે જો તમે ચોક્કસ ગરમી વિરુદ્ધ T નું કાવતરું ઘડો છો તો તે લગભગ 24 જૂલ હતું જો કે T નીચે ગયો જેમ જેમ T ઘટાડવામાં આવ્યો એક એ નિરીક્ષણ કર્યું કે ચોક્કસ ગરમી ઓછી થઈ ગઈ અને T 0 માટે આ રીતે 0 થઈ ગઈ અને આ સમજાવી શકાય તેમ ન હતું ક્લાસિકલ ઇક્વિપાર્ટીશન થિયોરેમ દ્વારા આ સમજાવી શકાયુ નથી ક્વોન્ટમ થિયરી બચાવવામાં આવી શકે છે અને તે જ થાય છે હવે આપણે ક્વોન્ટમ થિયરીના ડેવલપમેંટ ની ચર્ચા કરતી વખતે અગાઉ જોયું છે કે બ્લેક બોડી ના રેડિયેશન ના કિસ્સામાં ઇક્વિપાર્ટીશન એ થિયોરેમ ન હતો જો તે રેલેજીનની ફોર્મ્યુલા હોત તો ઠીક છે તેથી જો આ સામાન્ય સિદ્ધાંત હોય તો તે અન્ય પ્રણાલીઓમાં રહેશે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ તેથી ચાલો હવે જોઈએ કે ક્વોન્ટમ મિકેનિક્સ તે સમયે ક્વોન્ટમ મિકેનીકલ વિચારોને કેવી રીતે સમજાવે છે કે T 0 તરીકે 0 પર જતી વિશિષ્ટ ગરમી હવે આપણે પહેલેથી જ ગણતરી કરી લીધી છે કે ઓસિલેટર દીઠ એવરેજ એનર્જિ hehνkT 1 છે આપણે આ જ ગણતરી કરી હતી ફક્ત પુનરાવર્તન કરવા માટે આપણે તે કેવી રીતે કર્યું આપણે કહ્યું કે ઓસિલેટરમાં એનર્જિ હોઈ શકે છે 0 h 2 h વગેરે વગેરે અને એનર્જિ n h હોવાની પ્રોબેબીલીટી e nhνkTn0e nhνkT સિવાય બીજું કશું નથી અને આપણે તેને એનર્જિ સાથેની પ્રોબેબીલીટી દ્વારા ગુણાકાર કરીએ છીએ અને આપણને એવરેજ એનર્જિ એવરેજ મળી છે ટેમ્પરેચર E એવરેજ T n0nhνe nhνkTn0e nhνkT અને આ મને hehνkT 1 આપ્યું ને તેથી N પાર્ટીક્લ્સ માટે મારી પાસે હશે જે સ્વતંત્રતાની 3 N ડિગ્રી છે અને સ્વતંત્રતાની દરેક 3 N ડિગ્રીમાં એનર્જિ છે hehνkT 1 આ સિસ્ટમની એનર્જિ E T હશે તેથી N એટમ ધરાવતા નક્કર માટે સ્વતંત્રતાની દરેક ડિગ્રી ફ્રિક્વન્સી ધરાવે છે કુલ એનર્જિ E ને 3NhehνkT 1 દ્વારા આપવામાં આવે છે તેથી અમે જોયું કે N પાર્ટીક્લ્સ માટે ક્વોન્ટમ વિચારો એનર્જિ લાગુ કરવી એ 3NhνehνkT 1 અને તેથી વિશિષ્ટ ગરમી હું એ નિશ્ચિતતાઓ પર જઈ રહ્યો નથી કે તે કોન્સટન્ટ વોલ્યુમ છે કે નક્કર માટે કોન્સટન્ટ દબાણ છે તેમની સંકોચન ક્ષમતા ખૂબ ઓછી છે કે નહીં તે ખરેખર મહત્વનું નથી તેથી Cp અને Cv ખરેખર વધુ અલગ નથી તે dEdT હશે જે 3NhνddT 1ehνkT 1 થવા જઈ રહ્યું છે જે 3NhνehνkT 1ehνkT 12hνkT છે તેથી આ 3Nh22kT2ehνkT 1ehνkT 12 ની બરાબર છે અને જો તમે તેને T નીચે જતા ટેમ્પરેચરના ફંકશન તરીકે પ્લોટ કરો છો તો આ સાથી → 0 ઝડપથી આ જોવા માટે T 0 પછી ehνkT→∞ ખૂબ મોટી સંખ્યામાં તગડી જાય છે અને તેથી હું C ને 3h22kT2e hνkT અને તે 0 તરીકે લખી શકું છું તેથી તે સમજાવે છે કે ચોક્કસ ગરમી → 0 ને T → 0 તરીકે હોવી જોઈએ જો તમે ક્વોન્ટમ વિચારોને અનુસરો છો અને તેનાથી ફરીથી ક્વોન્ટમ થિયરીમાં વિશ્વાસ સ્થાપિત થયો છે ચાલો આપણે જોઈએ કે તે ડુલોંગ પેટિટ નિયમ તરફ દોરી જાય છે કે નહીં તેથી આપણે જે ગણતરી કરી છે તે C3h22kT2 ehνkTehνkT 1 2 છે હવે જેમ જેમ T મોટા વેલ્યુ પર જાય છે તેમ તેમ હું ehνkT લગભગ 1hνkT ની બરાબર લખી શકું છું અને તેથી C3h22kT2×1×11hνkT 12 અને તે 3h22kT2×1×k2T2h22 અને જો આપણે શરતો રદ કરીએ તો h22 હરોળ 1 ks અહીં 1 સાથે ks જાય છે અને T2 પણ રદ થાય છે અને તમને પરિણામ મળે છે તે એટમ દીઠ 3kN અથવા 3 k છે જે ખરેખર 3 R છે તેથી જ્યારે હું મિકેનીકલ ઓસિલેટર્સ પર ક્વોન્ટમ વિચારો લાગુ કરું છું ત્યારે જ નહીં હું સમજાવું છું કે C → 0 ને T → 0 તરીકે તે ઉચ્ચ ટેમ્પરેચર માં સાચી મર્યાદા સુધી પણ જાય છે પરંતુ C ની ગણતરીનું આ મોડેલ આઇન્સ્ટાઇન મોડેલ તરીકે ઓળખાય છે તેથી હું આ નિષ્કર્ષ કાઢું છું આ વિભાગ દ્વારા એ વાત પર ભાર મૂકીને કે આઇન્સ્ટાઇને ટેમ્પરેચર → 0 તરીકે ઘનપદાર્થોની વિશિષ્ટ ગરમીના અદૃશ્ય થવાને સમજાવવા માટે એનર્જિ ના ક્વોન્ટાઇઝ્ડ મૂલ્યો ધરાવતા ઓસિલેટરના વિચારોને લાગુ કર્યા હતા અને તેનાથી ક્વોન્ટમ થિયરી પર થોડો વધુ વિશ્વાસ મળ્યો હતો આ અઠવાડિયે આગામી 2 વ્યાખ્યાનોમાં હવે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું કે હાઇડ્રોજન સ્પેક્ટ્રમ અને સામાન્ય રીતે ઓસિલેટરની એનર્જિ નું સ્તર કહેવા માટે અન્ય સિસ્ટમો પર ક્વોન્ટમ વિચારો પણ કેવી રીતે લાગુ કરવામાં આવ્યા હતા અને આ પ્રકારનું ક્વોન્ટમ થિયરી બનાવવાનું શરૂ કર્યું હતું